આ લેક્ચરમાં આપનું સ્વાગત છે અને આ લેક્ચરમાં આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની બીજી એપ્લિકેશન જોઈશું અગાઉના લેક્ચરમાં આપણે લાક્ષણિકતાઓ જોઈ પછી આપણે સર્કિટ જોઈ અને પછી આપણે જોયું કે આપણે વિવિધ વેવફોર્મ્સ જનરેશન માટે સર્કિટને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ ઉદાહરણ તરીકે ઇન્ટિગ્રેટર અને ડિફરન્શિએટર અને ઇન્ટિગ્રેટર અને ડિફરન્શિએટર દરમિયાન મેં તમને કહ્યું હતું કે તેનો ઉપયોગ ફિલ્ટર તરીકે થઈ શકે છે તેથી આપણે ફિલ્ટર તરીકે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને ફિલ્ટરનો અર્થ શું છે તેથી જો તમે ઉદાહરણ તરીકે ફિલ્ટર વિશે વિચારો છો તો માનવ નાક એ ફિલ્ટર છે માત્ર એક ઝડપી ઉદાહરણ આપવા માટે નાક એ ફિલ્ટર છે એવી જ રીતે જો આપણે ચાના ઉદાહરણ વિશે વાત કરીએ તો આપણે જે જાળીનો ઉપયોગ ચાના પાંદડામાંથી દૂધ અથવા ચાને ગાળવા માટે કરીએ છીએ તેમાં એક ફિલ્ટર હોય છે તો તેવી જ રીતે ફિલ્ટરનો અર્થ શું થાય છે તે વસ્તુ અથવા સિસ્ટમ અથવા સાધન અથવા ઉપકરણ કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અથવા જો તમે તેના વિશે વાત કરો તો એક ઓર્ગન છે તેથી કોઈપણ વસ્તુ જે અમને અનવોન્ટેડ સિગ્નલો અનવોન્ટેડ વસ્તુઓ દૂર કરવામાં મદદ કરી શકે છે તેથી જ્યારે તમે ઇલેક્ટ્રોનિક્સ વિશે વાત કરો છો ત્યારે તે અનવોન્ટેડ સિગ્નલોને ફિલ્ટર કરશે અને તે અમને વોન્ટેડ સિગ્નલ મેળવવામાં મદદ કરશે તે વોન્ટેડ સિગ્નલને પસાર થવા દેશે અને અનવોન્ટેડ સિગ્નલને લૉક કરવા અથવા બંધ થવા દેશે આજે ચાલો જોઈએ કે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ફિલ્ટર્સ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તેથી જ્યારે હું ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશે વાત કરું છું ત્યારે તમે લોકો ઓપ એમ્પ ની લાક્ષણિકતાઓ જાણો છો તેથી આપણે ફિલ્ટર્સ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તે સમજવું તમારા માટે સરળ રહેશે હવે ફિલ્ટર્સ ઘણા પ્રકારના હોય છે જ્યારે આપણે આ વિશિષ્ટ લેક્ચરમાં આપણે જે કોમ્પોનેન્ટ્સ નો ઉપયોગ કરીએ છીએ તેના આધારે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે લો પાસ ફિલ્ટર છે કે નહીં તેના ઉપર તેઓ જે ફ્રિકવન્સી ઉપર કામ કરવા જઈ રહ્યા છે શું તે હાઈ પાસ ફિલ્ટર છે શું તે માત્ર ફ્રિકવન્સીના બેન્ડને જ પસાર કરશે શું તે માત્ર પર્ટિક્યુલર ફ્રિકવન્સીને નકારશે કે કેમ તેથી તેના આધારે આપણે ફિલ્ટર્સને પણ નામ આપીએ છીએ તેથી ચાલો જોઈએ કે ફિલ્ટર્સ શું છે અને આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને ફિલ્ટર્સ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ તો આ આપણો ક્લાસ નંબર 11 છે અને આપણે ફિલ્ટર્સ જોઈશું આપણે જોઈશું કે ફિલ્ટર્સ શું છે તેથી જ્યારે તમે વ્યાખ્યા જુઓ છો ત્યારે ફિલ્ટરની વ્યાખ્યા અત્યંત સરળ છે ફિલ્ટર એ સર્કિટ છે જે સિગ્નલો પસાર કરવામાં સક્ષમ છે તમે ફ્રિકવન્સીના બેન્ડમાં સિગ્નલો પસાર કરવામાં સક્ષમ જોઈ શકો છો તે ફક્ત ફ્રિકવન્સીના બેન્ડને જ મંજૂરી આપશે અથવા પસાર થવા માટે બેન્ડની બહાર ફ્રિકવન્સીના સિગ્નલોને નકારતી વખતે અથવા ઈમ્પેડન્સિત કરતી વખતે તેથી જો તમે ફ્રિકવન્સીનો બેન્ડ પસંદ કરો છો જેને તમારે પસાર કરવાની જરૂર છે અને તમે બેન્ડની બહારના સિગ્નલોને નકારવા અથવા ઈમ્પેડન્સિત કરવા જઈ રહ્યા છો તો તમે ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકો છો ફિલ્ટરના આ ગુણધર્મને ફ્રિકવન્સી સિલેક્ટિવિટી પણ કહેવામાં આવે છે તેને ફ્રિકવન્સી સિલેક્ટિવિટી પણ કહેવામાં આવે છે કારણ કે તમે ફ્રિકવન્સીના બેન્ડમાંથી અથવા કુલ ફ્રિકવન્સીમાંથી પર્ટિક્યુલર ફ્રિકવન્સી પસંદ કરી રહ્યાં છો હવે આગળનું ફિલ્ટર્સ પેસિવ ફિલ્ટર હોઈ શકે છે એકટીવ ફિલ્ટર હોઈ શકે છે તો પેસિવ ફિલ્ટર્સ દ્વારા તમારો અર્થ શું છે RC RL અથવા RLC નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ સર્કિટ કાં તો રઝિસ્ટર અને કેપેસિટર અથવા રઝિસ્ટર અને ઇન્ડક્ટર અથવા રઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટરનો ઉપયોગ કરીને પછી તેને પેસિવ ફિલ્ટર્સ કહેવામાં આવે છે બધા પેસિવ કોમ્પોનેન્ટ્સ શું છે તે આપણે પહેલાથી જ જોઈ લીધું છે હવે જ્યારે તમે એક્ટિવ ફિલ્ટર્સ વિશે વાત કરો છો ત્યારે રઝિસ્ટર અને કેપેસિટર ઉપરાંત એક અથવા વધુ ઓપરેશનલ એમ્પ્લીફાયર અથવા અન્ય કોઈપણ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરતી સર્કિટ એ તમારું એકટીવ ફિલ્ટર હશે હવે જો તમે જોઈ શકો છો કે એકટીવ ફિલ્ટર્સના એડવાન્ટેજો શું છે શા માટે આપણે એકટીવ ફિલ્ટર્સનો ઉપયોગ કરવો પડશે શા માટે આપણે પેસિવ ફિલ્ટર્સનો ઉપયોગ કરીને સર્કિટ બનાવી શકતા નથી પછી આપણે સમજવું પડશે કે પેસિવ ફિલ્ટર કરતાં એકટીવ ફિલ્ટર્સના એડવાન્ટેજો શું છે ચાલો આપણે એક પછી એક જોઈએ પ્રથમ એડવાન્ટેજ એ છે કે એકટીવ ફિલ્ટર્સ જરૂરી ગેઇન પ્રદાન કરવા માટે ડિઝાઇન કરી શકાય છે આપણે એકટીવ ફિલ્ટર્સમાં ગેઇન બદલી શકીએ છીએ તેથી પેસિવ ફિલ્ટર્સના કિસ્સામાં કોઈ એટેન્યુએશન નહીં આપણે પેસિવ ફિલ્ટર્સનો ઉપયોગ કરીએ છીએ ત્યાં એટેન્યુએશન હશે અને નુકસાન થશે તેથી આપણે એકટીવ ફિલ્ટરનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણે ગેઇન આપી શકીએ છીએ તે એડવાન્ટેજ નંબર વન છે બીજો એડવાન્ટેજ એ છે કે ઓપ એમ્પના હાઈ ઇનપુટ રઝિસ્ટન્સ અને ઓછા આઉટપુટ રઝિસ્ટન્સને કારણે લોડિંગની કોઈ સમસ્યા નથી આપણે ઓપ એમ્પ લાક્ષણિકતાઓ જોઈ છે ઓપએમ્પની બે લાક્ષણિકતાઓ હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ અને ઓછો આઉટપુટ ઈમ્પેડન્સ છે તેથી આ લાક્ષણિકતાઓને કારણે તે અમને લોડિંગ અસરને દૂર કરવામાં મદદ કરશે અને તમે એક્સપેરિમેન્ટમાં પણ લોડિંગ અસર જોઈ શકો છો જ્યારે આપણે એક્સપેરિમેન્ટ કરીશું ત્યારે આપણે જોઈશું કે કેવી રીતે લોડિંગ અસર દૂર કરી શકાય છે તેથી એડવાન્ટેજ એ છે કે જ્યારે આપણે ઓપ એમ્પનો ઉપયોગ કરીએ છીએ ત્યારે લોડિંગ અસર ટાળી શકાય છે તેથી એકટીવ ફિલ્ટર્સના કિસ્સામાં લોડિંગની કોઈ સમસ્યા નથી પેસિવ ફિલ્ટર ઉપર ત્રીજો એડવાન્ટેજ એ છે કે એકટીવ ફિલ્ટર્સ કોસ્ટ ઇફેક્ટિવ છે કારણ કે ઈકોનોમિકલ ઓપ એમ્પની વિશાળ વિવિધતા ઉપલબ્ધ છે જો તમે જથ્થાબંધમાં ઓપ એમ્પ 741 ખરીદો તો તે તમને લગભગ 10 INR 10 થી 15 INR પ્રતિ નંગ આપશે તેથી તમે બલ્કમાં ખરીદી શકો છો અને આ ખરેખર સસ્તું છે તેથી શા માટે એકટીવ ફિલ્ટર્સ ન બનાવવું જોઈએ જ્યારે આપણે આટલા પૈસા ખર્ચવાની જરૂર નથી અને એડવાન્ટેજોમાં આપણે કોઈ લોડિંગ અસર જોઈ શકતા નથી અને આપણે ગેઇન પણ બદલી શકીએ છીએ તેથી પેસિવ ફિલ્ટર્સ કરતાં એકટીવ ફિલ્ટર્સના ઘણા એડવાન્ટેજો છે એક હંમેશા એકટીવ ફિલ્ટર માટે જશે હવે એકટીવ ફિલ્ટર્સની એપ્લિકેશનો શું છે એકટીવ ફિલ્ટર્સનો ઉપયોગ મુખ્યત્વે કૉમ્યૂનિકેશન અને પ્રોસેસિંગ સર્કિટ અને સિગ્નલ પ્રોસેસિંગ સર્કિટમાં થાય છે તેથી મોટાભાગની કોમ્યુનિકેશન આધારિત એપ્લિકેશન આપણે ફિલ્ટર્સનો ઉપયોગ અને ખાસ કરીને એકટીવ ફિલ્ટર્સ જોઈશું તેઓ મનોરંજન મેડિકલ ઈલેક્ટ્રોનિક્સ વગેરે જેવી એપ્લિકેશનની વિશાળ કેટેગરીમાં પણ કાર્યરત છે તેથી આપણે ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકીએ અથવા તમે મેડિકલ ઈલેક્ટ્રોનિક્સમાં ફિલ્ટરનો ઉપયોગ કેવી રીતે કરી શકો કે જે બીજા લેક્ચરનો જ એક ભાગ હોઈ શકે છે પરંતુ આપણે સમજવાની જરૂર છે કે એકવાર આપણે સમજીએ કે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ ફિલ્ટર તરીકે કેવી રીતે કરી શકીએ પછી તેનો ક્યાં ઉપયોગ કરી શકાય અને એપ્લિકેશન્સ શું છે તેથી ફિલ્ટર્સનો મુખ્ય ઉપયોગ કમ્યુનિકેશન સર્કિટમાં છે એટલે કે જ્યારે તમે કોઈપણ કોમ્યુનિકેશન સર્કિટ જુઓ છો ત્યારે તમે એ જોવાનો પ્રયાસ કરો છો કે તેમાં કેટલાક એકટીવ ફિલ્ટર્સ છે કે નહીં એ જ રીતે સિગ્નલ પ્રોસેસિંગ ટૂલ્સ એવી જ રીતે ઇલેક્ટ્રોનિક્સમાં અને એવી જ રીતે મનોરંજનના હેતુ માટે મનોરંજન ક્યારે કહે છે મનોરંજનનો અર્થ શું છે શું તેનો અર્થ એ છે કે આપણે વિડીયોગેમ રમી રહ્યા છીએ અને વિડીયોગેમમાં આપણે જે સર્કિટ ડિઝાઇન કરી રહ્યા છીએ તેમાં કેટલાક ફિલ્ટર્સ છે અને આપણે કેટલાક એડવાન્ટેજો જોશું કે જેની મેં હમણાં જ વાત કરી છે અથવા બે મિનિટ પહેલાં તે લોડ લોડિંગ અસર છે તેથી જો આપણે પેસિવ ફિલ્ટર્સ ઉપર એકટીવ ફિલ્ટરનો ઉપયોગ કરીએ તો લોડિંગ અસર કેવી રીતે દૂર કરી શકાય છે તમે એક્સપેરિમેન્ટના ભાગમાં પણ જોઈ શકો છો તો હવે ચાલો જોઈએ કે એકટીવ ફિલ્ટરની ચાર મૂળભૂત કેટેગરીઓ શું છે પ્રથમ કેટેગરી લો પાસ ફિલ્ટર છે બીજી કેટેગરી હાઈ પાસ ફિલ્ટર છે ત્રીજી કેટેગરી બેન્ડ પાસ ફિલ્ટર છે ચોથી કેટેગરી બેન્ડ રિજેક્ટ ફિલ્ટર છે આમાંના રેટેક ફિલ્ટરને RC RL અથવા RLC સર્કિટ સાથે સંયુક્ત એકટીવ એલિમેન્ટ તરીકે ઓપએમ્પનો ઉપયોગ કરીને બનાવી શકાય છે બીજું ડિજિટલ ફિલ્ટર્સ ડિજિટલ કમ્પ્યુટર અથવા વિશિષ્ટ હેતુના ડિજિટલ હાર્ડવેરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે હવે તે એનાલોગ છે કે ડિજિટલ છે તેના આધારે બે પ્રકારના ફિલ્ટર છે તેથી તે એનાલોગ ફિલ્ટર હોઈ શકે છે અથવા તે ડિજિટલ ફિલ્ટર હોઈ શકે છે હવે કેટેગરીના આધારે પણ ચાર લો પાસ હાઇ પાસ બેન્ડ પાસ બેન્ડ રિજેક્ટ છે પરંતુ જો તમારે ડિજિટલ ફિલ્ટર બનાવવું હોય જે ડિજિટલ કમ્પ્યુટરનો ઉપયોગ કરીને બનાવી શકાય અથવા ખાસ હેતુ ડિજિટલ હાર્ડવેરનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે એનાલોગ ફિલ્ટર્સને પેસિવ અથવા એકટીવ તરીકે કલાસિફાઇડ કરી શકાય છે અને સામાન્ય રીતે R L અને C કોમ્પોનેન્ટ્સ અને ઑપરેશન એમ્પ્લીફાયરનો અમલ કરવામાં આવે છે તેથી ફિલ્ટરની મુખ્ય બે કેટેગરીઓ ડિજિટલ અને એનાલોગ છે આગળ તમારી પાસે એકટીવ અને પેસિવ છે અમારી પાસે લો પાસ ફિલ્ટર્સ હાઇ પાસ ફિલ્ટર્સ બેન્ડ પાસ ફિલ્ટર્સ અને બેન્ડ રિજેક્ટ ફિલ્ટર્સ પણ છે તેથી ચાલો લો પાસ ફિલ્ટર માટે મૂળભૂત ફિલ્ટરનો રિસ્પોન્સ જોઈએ તો લો પાસ ફિલ્ટરનો અર્થ શું થાય છે તેનો અર્થ એ કે તે ઓછી ફ્રિકવન્સી પસાર કરશે તેથી જો તમારી પાસે 0 થી 1 કિલોહર્ટ્ઝ ફ્રિકવન્સી હોય અને હું માત્ર 0 થી 200 હર્ટ્ઝની ફ્રિકવન્સી પસાર કરવા માંગુ છું અને 200 હર્ટ્ઝની કોઈપણ ફ્રિકવન્સી પસાર થવી જોઈએ નહીં તો હું લો પાસ ફિલ્ટર ડિઝાઇન કરી શકું છું તે ઓછી ફ્રિકવન્સીને પસાર કરવાની અને પર્ટિક્યુલર ફ્રિકવન્સીથી ઉપરની હાઈ ફ્રિકવન્સીને બ્લોક કરવાની મંજૂરી આપશે તે ફ્રિકવન્સીને ક્રિટીકલ ફ્રિકવન્સી fc કહેવામાં આવે છે લો પાસ ફિલ્ટર સોર્સથી લોડ સુધી ઓછી ફ્રિકવન્સી સિગ્નલોને સરળતાથી પસાર કરવાની મંજૂરી આપે છે ત્યાં સોર્સ એક રઝિસ્ટર R એક કેપેસિટર C છે હવે પાસ ફિલ્ટર ઓછા ફ્રિકવન્સી સિગ્નલોને સરળ રીતે પસાર કરવાની મંજૂરી આપે છે પરંતુ હાઈ ફ્રિકવન્સી સિગ્નલોના મુશ્કેલ માર્ગને મંજૂરી આપે છે તેથી જો તમે લો પાસ ફિલ્ટરનો આઈડિઅલ રિસ્પોન્સ જોઈ શકો છો તો તે આના જેવો દેખાશે તમને y એક્સિસ ઉપર ગેઇન છે તમારી પાસે x એક્સિસ ઉપર ફ્રિકવન્સી છે અને પછી તમારે ફિલ્ટરને એવી રીતે ડિઝાઇન કરવું પડશે કે ફ્રિકવન્સી fc અથવા fh ની ઉપર તે ફ્રિકવન્સીને પસાર થવા દેશે નહીં માત્ર આ ફ્રિકવન્સીથી નીચેની ફ્રિકવન્સીને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવશે તેથી તમે શાર્પ કટ જોઈ શકો છો અને તે દિવાલ જેવું લાગે છે શાર્પ ફેરફાર જોઈ શકાય છે કારણ કે આપણે ફક્ત આ પર્ટિક્યુલર બેન્ડની અંરેટની ફ્રિકવન્સીને મંજૂરી આપવા માંગીએ છીએ અને આ બેન્ડની ઉપરની કોઈપણ ફ્રિકવન્સીને પસાર થવાની મંજૂરી આપવી જોઈએ નહીં તેથી આ ફ્રિકવન્સીને પસાર થવાની મંજૂરી છે અને તેથી જ તેને બેન્ડ પાસ કહેવામાં આવે છે જો આ ફ્રિકવન્સીને પસાર થવાની મંજૂરી ન હોય અથવા જો બેન્ડની ફ્રિકવન્સી રિજેક્ટ કરવામાં આવે તો તેને સ્ટોપ બેન્ડ કહેવામાં આવે છે તમે ફ્રિકવન્સી પસાર કરી શકો છો તમે ફ્રિકવન્સી અટકાવી કરી શકો છો આ લો પાસ પેસિવ ફિલ્ટર અથવા લો પાસ એક્ટિવ ફિલ્ટરનો આઈડિઅલ રિસ્પોન્સ છે પરંતુ જ્યારે તમે એક્ચ્યુઅલ રિસ્પોન્સ જોઈ શકો છો ત્યારે તમે શું જોઈ શકો છો તમે ઘણું બધું જોઈ શકો છો પ્રથમ તો તમે જુઓ છો કે અહીં કટ ઓફ ફ્રિકવન્સી છે તે આઈડિઅલ પ્લોટમાં ખરેખર આવું હોવું જોઈએ પરંતુ વાસ્તવમાં જ્યારે તમે એક્સપેરિમેન્ટ કરો છો ત્યારે એક્ચ્યુઅલ રિસ્પોન્સ તમારા આઈડિઅલ રિસ્પોન્સ કરતાં અલગ હશે અને અહીં તમે જે જોઈ શકો છો તે ધીમે ધીમે જશે અને તે પર્ટિક્યુલર ફ્રિકવન્સી ઉપર બંધ થઈ જશે પરંતુ આપણે ફક્ત માઈનસ 3 dB અથવા કુલ વોલ્ટેજના 70 ટકા જેટલી ફ્રિકવન્સીને જ માન્ય રાખીશું આપણે જોયું તેમ આ પાસ બેન્ડ છે અને આ બેન્ડવિડ્થ છે અને આ ફ્રિકવન્સી છે આ y એક્સિસમાં ગેઇન છે અને x એક્સિસમાં ફ્રિકવન્સી છે હવે આ જમણી બાજુએ સ્લોપને રોલ ઓફ રેટ કહેવામાં આવે છે તેથી આ સિંગલ પોલ RC ફિલ્ટરનો રિસ્પોન્સ છે અને આ ટ્રાન્ઝિશન રીજીયન છે અને આ માટેનો રોલ ઓફ રેટ માઈનસ 20 dB પ્રતિ ડિકેડ છે અને આ તમારા સ્ટોપ બેન્ડ રીજીયન સિવાય બીજું કંઈ નથી તો હવે તમે બે ત્રણ શબ્દો જોયા છે પહેલો શબ્દ ટ્રાન્ઝિશન રીજીયન છે ટ્રાન્ઝિશન રીજીયન પાસ બેન્ડથી સ્ટોપ બેન્ડ ટ્રાન્ઝિશન રીજીયન છે બીજું સિંગલ પોલ RC ફિલ્ટરનો રિસ્પોન્સ છે સિંગલ પોલ RC ફિલ્ટર શું છે ત્યાં માત્ર એક R છે માત્ર એક જ C છે જો હું રઝિસ્ટરને વધારવાનું ચાલુ રાખું અને કેપેસિટર વધારતો રહીશ તો ત્યાં બે પોલ RC સર્કિટ ત્રણ પોલ RC ફિલ્ટર વગેરે વગેરે રહેશે તેથી સિંગલ પોલ RC ફિલ્ટર માટે રોલ ઓફ રેટ માઈનસ 20 dB પ્રતિ ડિકેડ છે બે પોલ RC ફિલ્ટર માટે રોલ ઓફ રેટ માઈનસ 40 dB પ્રતિ ડિકેડ હશે અને તે જ રીતે બરાબર છે અને તમે જોશું કે જ્યારે આપણે બે પોલ RC સર્કિટને બરાબર જોઈશું અને આ તમારો સ્ટોપ બેન્ડ રીજીયન છે જ્યાં ફ્રિકવન્સી બંધ થઈ જશે તેથી લો પાસ ફિલ્ટર એ ફિલ્ટર છે જે 0 હર્ટ્ઝથી ક્રિટીકલ ફ્રિકવન્સી સુધી ફ્રિકવન્સી પસાર કરે છે ક્રિટીકલ ફ્રિકવન્સી fc દ્વારા સૂચિત કરી શકાય છે અને અન્ય તમામ ફ્રિકવન્સીને નોંધપાત્ર રીતે ઓછી કરે છે ક્રિટીકલ ફ્રિકવન્સીથી ઉપરની કોઈપણ ફ્રિકવન્સી તે ઘટશે એટેન્યુએટ એટલે કે તેને પસાર થવા દેશે નહીં તેથી આ તમારો લો પાસ ફિલ્ટર નો રિસ્પોન્સ છે તેથી ફિલ્ટરનું પાસ બેન્ડ શું છે તેથી ફિલ્ટરનું પાસ બેન્ડ એ ફ્રિકવન્સીની કેટેગરી છે જે ફિલ્ટરને મિનિમમ એટેન્યુએશન નુકશાન સાથે પસાર કરવાની મંજૂરી આપવામાં આવે છે અને સામાન્ય રીતે તે પાસ બેન્ડનો રિસ્પોન્સથી 3dB કરતાં ઓછી વ્યાખ્યાયિત કરવામાં આવે છે ટ્રાન્ઝિશન રીજીયન શું છે ટ્રાન્ઝિશન રીજીયન તે વિસ્તાર બતાવે છે જ્યાં ફૉલ ઓફ થાય છે તમે અહીંથી જુઓ હવે ફૉલ ઓફ થઈ રહ્યું છે તેથી તે એક ટ્રાન્ઝિશન રીજીયન છે સ્ટોપ બેન્ડ એ ફ્રિકવન્સીની કેટેગરી છે જેમાં સૌથી વધુ એટેન્યુએશન હોય છે તમે અહીં જુઓ છો અહીં મહત્તમ એટેન્યુએશન થાય છે તે સ્ટોપ બેન્ડ છે પછી છેવટે આપણી પાસે ક્રિટીકલ ફ્રિકવન્સી છે ટર્મ ક્રિટિકલ ફ્રિકવન્સી પણ fc દ્વારા સૂચવવામાં આવે છે જેને કટ ઓફ ફ્રિકવન્સી પણ કહેવાય છે કારણ કે આ ફ્રિકવન્સી તમે જુઓ છો કે આ એક કટ ઓફ ફ્રિકવન્સી છે કારણ કે આ ફ્રિકવન્સીથી ઉપરની રિસ્પોન્સ ફ્રિકવન્સી પસાર થવા દેશે નહીં અને એક્ચ્યુઅલ રિસ્પોન્સમાં તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તે એવા રીજીયનમાં જઈ રહ્યું છે જ્યાં ફ્રિકવન્સી મિનિમમ અમાઉન્ટ છે ઓછામાં ઓછી સંખ્યામાં ફ્રિકવન્સીને યોગ્ય રીતે પસાર થવાની મંજૂરી છે તેથી ક્રિટીકલ ફ્રિકવન્સી પાસ બેન્ડના અંતને વ્યાખ્યાયિત કરે છે અને સામાન્ય રીતે એવા પોઇન્ટે નિર્દિષ્ટ કરવામાં આવે છે જ્યાં બેન્ડનો રિસ્પોન્સ 3 dB અથવા 70 7 ટકા રિસ્પોન્સથી ઘટી જાય છે જ્યારે આ અહીં પાસ બેન્ડ રિસ્પોન્સના 70 7 ટકા આવે છે અને ક્રિટીકલ ફ્રિકવન્સી એ પાસ બેન્ડના અંત સિવાય બીજું કંઈ નથી અને તે પાસ બેન્ડના રિસ્પોન્સના 70 7 ટકા સિવાય બીજું કંઈ નહીં હોય અથવા આપણે માઈનસ 3 dB કહી શકીએ તેથી આ ફિલ્ટરની અંદરના રીજીયનો છે હવે જો મારે આ ફિલ્ટર ડિઝાઇન કરવું હોય તો તે ખૂબ જ સરળ છે હું એક રજિસ્ટરનો ઉપયોગ કરું છું હું એક કેપેસિટરનો ઉપયોગ કરીશ હું વોલ્ટેજ એપ્લાય કરું છું હું જોઉં છું કે તમે ફોર્મ્યુલા જાણો છો X 1 કેપેસિટર માટે તો ઓછી ફ્રિકવન્સી માટે શું થશે કેપેસિટર નોન કન્ડક્ટિંગ હશે તેથી શું થશે કે ઓછી ફ્રિકવન્સી ઉપર Xc ખૂબ જ હાઈ છે X 1 ખૂબ હાઈ છે કારણ કે ફ્રિકવન્સી ખૂબ જ ઓછી છે શા માટે આપણે ઓછી ફ્રિકવન્સી પસાર કરીએ છીએ તેથી ઓછી ફ્રિકવન્સી ઉપર જ્યાં Xc વધારે હશે જ્યારે Xc ખૂબ હાઈ હોય છે ત્યારે કેપેસિટરને ઓપન સર્કિટ તરીકે ગણવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે તે કન્ડક્ટિંગ થતું નથી બરાબર તે ઓપન સર્કિટ છે તેથી તમારે કૃપા કરીને સ્ક્રીન ઉપર જોવું પડશે જ્યારે કેપેસિટર નોન કન્ડક્ટિંગ હોય તો તમે અહીં જોઈ શકો છો કે તેનો અર્થ એ છે કે તે એક ઓપન સર્કિટ છે તો ઓછી ફ્રિકવન્સી સાથે ઇનપુટમાં ગમે તે સિગ્નલ હોય તો તમે આઉટપુટ ઉપર જોઈ શકો છો DC ફ્રિકવન્સી શૂન્ય છે Xc ઇન્ફીનીટી હશે DC શું છે f એ 0 ની બરાબર છે dc સિગ્નલ 0 ની બરાબર ફ્રિકવન્સી ધરાવે છે તેથી X એ Xc હશે જે ઇન્ફીનીટી સિવાય બીજું કંઈ નહીં હોય આ સ્થિતિ હેઠળ Vo એ Vin અથવા Av બરાબર યુનિટી બરાબર છે તમે અહીં આ પર્ટિક્યુલર સ્થિતિમાં જોઈ શકો છો કે 0 થી પર્ટિક્યુલર ફ્રિકવન્સી સુધી લો પાસ કે જે આપણું fc છે તે ફ્રિકવન્સીને પસાર કરશે અને ખૂબ હાઈ ફ્રિકવન્સી ઉપર શું થશે ખૂબ હાઈ ફ્રિકવન્સી ઉપર Xc ખૂબ જ લો છે અને Vin ની સરખામણીમાં V0 નાનો છે જેમ જેમ ફ્રિકવન્સી વધે છે તેમ Av અથવા ગેઇન ધીમે ધીમે ઘટે છે અથવા ઘટી જાય છે તેનો અર્થ એ છે કે જો હું ફ્રિકવન્સી વધારતો રહીશ તો મારું Xc ઘટતું રહેશે અને તેનો અર્થ એ છે કે હવે તેને ટૂંકી ગણવામાં આવે છે અત્યારે તે કન્ડક્ટિંગ થઈ રહ્યું નથી આ કિસ્સામાં ઓછી ફ્રિકવન્સી ઉપર તે કન્ડક્ટિંગ થતું નથી હવે તે સંપૂર્ણ રીતે ટૂંકું થઈ ગયું છે અને તેને ટૂંકું કરવામાં આવ્યું છે કારણ કે હાઈ ફ્રિકવન્સી ઉપર Xc ઓછું હશે તેનો અર્થ એ કે તમે જે આઉટપુટ જોઈ શકો છો તે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને અંતે ત્યાં કોઈ ફ્રિકવન્સી હશે નહીં જે આ પર્ટિક્યુલર સર્કિટમાંથી પસાર થઈ શકે તેથી તમારે ફક્ત કેપેસિટરના રોલને સમજવાની જરૂર છે જો તમે કેપેસિટરના રોલને સમજો છો તો ફિલ્ટરને સમજવામાં ખૂબ જ સરળ બને છે આઈડિઅલ લો પાસ ફિલ્ટરની બેન્ડવિડ્થ fc જેટલી છે તેથી બેન્ડવિડ્થ fc બરાબર છે લો પાસ ફિલ્ટરની ક્રિટીકલ ફ્રિકવન્સી ત્યારે થાય છે જ્યારે Xc R અને ફોર્મ્યુલા fc 1 નો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે તેનો અર્થ એ કે જો હું ફિલ્ટર ડિઝાઇન કરું તો મારી પાસે શું હશે એક રઝિસ્ટર એક કેપેસિટર અને પછી મારી પાસે આઉટપુટ વોલ્ટેજ Vo હશે એટલે કે C R અને સિગ્નલ તેથી R ના મૂલ્યના આધારે C ની વેલ્યુના આધારે હું મારી ક્રિટીકલ ફ્રિકવન્સી પસંદ કરી શકું છું ક્રિટીકલ ફ્રિકવન્સી એ ફ્રિકવન્સી છે કે જેનાથી એટેન્યુએશન શરૂ થાય છે આપણે બરાબર જોયું છે આપણે આ માઈનસ 3 dB ને આ પ્રમાણે ગણ્યું છે તેથી લો પાસ ફિલ્ટરની ક્રિટીકલ ફ્રિકવન્સી RC ફિલ્ટર ત્યારે થાય છે જ્યારે X એ R ની બરાબર હોય છે અને ફોર્મ્યુલા fc 1 નો ઉપયોગ કરીને ગણતરી કરી શકાય છે તેથી અહીં સુધી આપણે લો પાસ ફિલ્ટર જોઈ રહ્યા હતા પરંતુ તે પેસિવ ફિલ્ટર હતા આપણે ફક્ત આ સર્કિટ ઉપર જ જોઈ રહ્યા છીએ જ્યાં રઝિસ્ટર અને કેપેસિટર હતા હવે આપણે લો પાસ એક્ટિવ ફિલ્ટર જોઈ રહ્યા છીએ જ્યારે તમારી પાસે લો પાસ એકટીવ ફિલ્ટર હોવું જરૂરી છે ત્યારે તમારી પાસે એમ્પ્લીફાયર હોવું જરૂરી છે અને એમ્પ્લીફાયર શું છે એમ્પ્લીફાયર બીજું કંઈ નથી પરંતુ યુનિટી ગેઈન એમ્પ્લીફાયર છે આપણે ઓપએમ્પને જોયું છે આપણે ઓપ એમ્પની સર્કિટ જોઈ છે જ્યારે તેનો ઉપયોગ બફર તરીકે કરવામાં આવ્યો હતો યુનિટી ગેઇન એમ્પ્લીફાયર અથવા વોલ્ટેજ ફોલોઅર આ ત્રણ વસ્તુઓ આપણે જોઈ છે ત્રણેય વસ્તુઓમાં એક સરખી સર્કિટ છે જે અહીં બફર યુનિટી ગેઈન એમ્પ્લીફાયર અથવા વોલ્ટેજ ફોલોઅર બતાવેલ છે તેથી હવે જો હું યુનિટી ગેઇન એમ્પ્લીફાયરને લો પાસ ફિલ્ટર સાથે જોડું છું જે મારું RC ફિલ્ટર છે તો તે મારું એકટીવ ફિલ્ટર બની જશે ફર્સ્ટ ઓર્ડર લો પાસ એક્ટિવ ફિલ્ટરમાં RC ફિલ્ટર સ્ટેજનો સમાવેશ થાય છે જે નોન ઇનવર્ટિંગ ઓપરેશન એમ્પ્લીફાયરના ઇનપુટને ઓછી ફ્રિકવન્સીનો ભાગ પૂરો પાડે છે સિગ્નલ ઓપરેશન એમ્પ્લીફાયરના નોન ઇનવર્ટિંગ ટર્મિનલ ઉપર એપ્લાય થાય છે તેથી આ RC ફિલ્ટર છે VO એ ગ્રાઉન્ડના રેફરન્સમાં આઉટપુટ છે જો ઉલ્લેખ ન કર્યો હોય તો માની લો કે ગ્રાઉન્ડ છે અને પછી ગ્રાઉન્ડના રેફરન્સમાં આ એક વોલ્ટેજ છે જે જનરેટ થાય છે જે ઓપરેશન એમ્પ્લીફાયરના નોન ઈન્વર્ટિંગ ટર્મિનલને આપવામાં આવે છે ફર્સ્ટ ઓર્ડર લો પાસ ફિલ્ટર અને બે એકટીવ ફિલ્ટરમાં RC ફિલ્ટર સ્ટેજનો સમાવેશ થાય છે જે નોન ઇનવર્ટિંગ ઓપરેશન એમ્પ્લીફાયરના ઇનપુટને ઓછી ફ્રિકવન્સીનો ભાગ પૂરો પાડે છે એમ્પ્લીફાયર વોલ્ટેજ ફોલોઅર અથવા બફર અથવા યુનિટી ગેઈન એમ્પ્લીફાયર તરીકે કન્ફિગ્યુરેડ થયેલ છે જે તેને 1 નો DC ગેઈન AV1 આપે છે તેથી ફક્ત RC ફિલ્ટરમાં યુનિટી કરતા ઓછો DC ગેઇન હશે પરંતુ જ્યારે તમે યુનિટી ગેઈન એમ્પ્લીફાયરનો ઉપયોગ કરો છો ત્યારે તેનો DC ગેઈન વન હશે આ કન્ફિગ્યુરેશનનો એડવાન્ટેજ એ છે કે ઓપ એમ્પની હાઈ ઇનપુટ ઈમ્પેડન્સફિલ્ટર આઉટપુટના વધુ પડતા લોડિંગને અટકાવે છે જ્યારે તેનું ઓછું આઉટપુટ ઈમ્પેડન્સ લોડના ઈમ્પેડન્સને બદલીને ફિલ્ટર કટ ઓફ ફ્રિક્વન્સી પોઇન્ટને અસર કરતા અટકાવે છે પ્રથમ એડવાન્ટેજ એ હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ છે જે વધુ પડતા લોડિંગને અટકાવશે અને બીજું ઓછું આઉટપુટ ઈમ્પેડન્સ હશે જે ફિલ્ટર કટ ઓફ ફ્રિકવન્સીને લોડના ઈમ્પેડન્સમાં થતા ફેરફારોથી થતી અસર અટકાવે છે જો હું આને આગળ કનેક્ટ કરું અને લોડ બદલીશ તો તેની અસર થશે નહીં કારણ કે મારી પાસે આ પર્ટિક્યુલર એમ્પ્લીફાયરનું આઉટપુટ ઈમ્પેડન્સ ઓછું છે જો તમે લોડ રઝિસ્ટરને બદલો છો તો તે ફિલ્ટરના રિસ્પોન્સને અસર કરશે નહીં જ્યારે આ કન્ફિગ્યુરેશન ફિલ્ટરને સારી સ્ટેબિલિટી પ્રદાન કરે છે ત્યારે તેમાં મોટો ડ્રોબેક છે તેથી ડ્રોબેક એ છે કે તેમાં કોઈ વોલ્ટેજ ગેઇન નથી તમે જે પણ વોલ્ટેજ એપ્લાય કરો છો તે તમારા ફિલ્ટરનું આઉટપુટ છે તેથી હું કહીશ કે vf એ ફિલ્ટરનું આઉટપુટ છે પછી જ્યારે આપણે જોઈએ કે Vout એ vf જેવું જ હશે કારણ કે વોલ્ટેજ ગેઇન 1 છે કારણ કે તે યુનિટી ગેઇન એમ્પ્લીફાયર છે ઓપરેશન એમ્પ્લીફાયરના આઉટપુટમાં વાસ્તવમાં કોઈ વોલ્ટેજ ગેઈન નથી જો કે વોલ્ટેજ ગેઇન યુનિટી હોવા છતાં પાવર ગેઇન ખૂબ જ વધારે છે કારણ કે જો કે તે વોલ્ટેજને અનુસરે છે તે કરંટમાં પણ વધારો કરશે તેથી પાવર ખૂબ હાઈ છે એટલે કે આઉટપુટ ઈમ્પેડન્સ તેના ઇનપુટ ઈમ્પેડન્સ કરતા ઘણો ઓછો છે જો 1 કરતા વધારે વોલ્ટેજ ગેઇન જરૂરી હોય તો તમે નીચેની સર્કિટનો ઉપયોગ કરી શકો છો આ સર્કિટમાં અમારી પાસે એમ્પ્લીફિકેશન સાથે એકટીવ લો પાસ ફિલ્ટર છે અહીં મેં નોન ઇનવર્ટિંગ એમ્પ્લીફાયર કનેક્ટ કર્યું છે તેથી સર્કિટનો ફ્રિક્વન્સી રિસ્પોન્સ RC ફિલ્ટર જેવો જ હશે સિવાય કે પાસ બેન્ડ ગેઇન AF દ્વારા આઉટપુટના એમ્પ્લિટ્યુડમાં વધારો કરવામાં આવે છે તેથી અમારી પાસે DC ગેઇન 1R2R1 છે R2 ની વેલ્યુ બદલીને અને R1 ની વેલ્યુ બદલીને હું આ પર્ટિક્યુલર ફિલ્ટર સર્કિટનો ગેઇન નક્કી કરી શકું છું અને આમ તે એમ્પ્લીફિકેશન સાથે એકટીવ લો પાસ ફિલ્ટર બની જાય છે Voltage Gain VoutVin AF1ffc2 આ કોર્સના અંતે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને MOSFET વગેરેનો ઉપયોગ કરીને ફિલ્ટર સર્કિટ એનાલોગ સર્કિટ ડિઝાઇન કરવા સક્ષમ છો તો ચાલો પાછા જઈએ અહીં AF એ ફિલ્ટરનો પાસ બેન્ડ ગેઇન છે f એ ઇનપુટ સિગ્નલની ફ્રિકવન્સી છે fc એ કટઓફ ફ્રિકવન્સી છે તેથી આમ લો પાસ ફિલ્ટરની કામગીરીની ચકાસણી કરી શકાય છે તેથી ખૂબ જ ઓછી ફ્રિકવન્સી ઉપર fc કરતા ઓછું મારું આઉટપુટ Vout બાય Vin હશે જે AF ની બરાબર છે જો મારું f fc કરતાં ઓછું હોય તો આ પર્ટિક્યુલર કિસ્સામાં મારું Vout AF સિવાય બીજું કંઈ નહીં હોય f ની બરાબર fc ઉપર મારી AV Vout બાય Vin હશે જે AF બાય રૂટ 2 અથવા 0 7 AF હશે હાઈ ફ્રિકવન્સી ઉપર તે AF કરતાં ઓછું હશે આમ એકટીવ લો પાસ ફિલ્ટર 0 હર્ટ્ઝથી હાઈ ફ્રિકવન્સી કટ ઓફ પોઈન્ટ fc સુધી કોન્સ્ટન્ટ ગેઇન AF ધરાવે છે fc ઉપર ગેઇન AF ના 0 707 છે અને પછી fc ફ્રિકવન્સી વધે તેમ કોન્સ્ટન્ટ રેટે ગેઇન ઘટે છે આ ગ્રાફ જે બતાવે છે તેના જેવું જ છે તે ગેઇન વિરુદ્ધ ફ્રિકવન્સી ગ્રાફ છે fc ફ્રિકવન્સી હર્ટ્ઝમાં આપવામાં આવે છે ગેઇન ડેસિબલના રેફરન્સમાં આપવામાં આવે છે તેથી જ્યારે ફ્રિકવન્સી દસ ગણી વધે છે એટલે કે વોલ્ટેજ ગેઇનને 10 વડે વિભાજિત કરવામાં આવે છે તો fc કોન્સ્ટન્ટ ઘટે છે અને ગેઇનમાં ઘટાડો શું છે જ્યારે પણ ફ્રિકવન્સીમાં 10 નો વધારો કરવામાં આવે છે ત્યારે ગેઇન ઘટે છે જો ગેઇનમાં 20 ડેસિબલનો ઘટાડો કરવામાં આવે તો દરેક વખતે ફ્રિકવન્સીમાં 10 નો વધારો કરવામાં આવે છે ફિલ્ટર સર્કિટ સાથે કામ કરતી વખતે સર્કિટના પાસ બેન્ડ ગેઇનની મેગ્નિટ્યુડ સામાન્ય રીતે ડેસિબલ્સમાં અથવા વોલ્ટેજ ગેઇનનું કાર્ય અને તે આ પર્ટિક્યુલર ઈકવેશન દ્વારા આપવામાં આવે છે જે તમે અહીં જોઈ શકો છો વોલ્ટેજની મેગ્નિટ્યુડ A એ 20logVout Vin અથવા 3 dB ડેસિબલ્સમાં વોલ્ટેજની મેગ્નિટ્યુડની બરાબર છે તેથી 3 dB બરાબર 20log0 707Vout Vin છે તેથી લો પાસ એકટીવ ફિલ્ટરના કિસ્સામાં તમે વોલ્ટેજ ગેઇનની મેગ્નિટ્યુડ માટેનું ફોર્મ્યુલા આ રીતે મેળવી શકો છો હવે ચાલો બીજા ક્રમના લો પાસ એકટીવ ફિલ્ટર જોઈએ તેથી હવે જો હું વધુ એક કેપેસિટર અને એક વધુ રઝિસ્ટર વધારું તો તે બીજા ક્રમનું બની જશે બે R છે અને બે C છે ગેઇન સમાન રહે છે Av 1 R2R1 સિંગલ ઓર્ડર માટે ફ્રિકવન્સી ફોર્મ્યુલા અગાઉ હતું fc 1 2 π જો હું આનો ઉપયોગ કરું તો મારી ફ્રિકવન્સી ફોર્મ્યુલા બની જાય છે fc 12 π√ R1C1R2C2 તેથી આ કિસ્સામાં fc 1 2 π √R3R4C1C2 તેથી જો મારી પાસે R3 R4 અને C1 C2 હોય તો મારું fc 1 2 π √ R2C2 or fc 1 2 πRC હું જે કહી રહ્યો છું તે એ છે કે જો તમે આ સર્કિટ જુઓ છો અને જો તમે ક્રિટીકલ ફ્રિકવન્સી માટેનું ફોર્મ્યુલા જુઓ છો તો ક્રિટીકલ ફ્રિકવન્સીનું ફોર્મ્યુલા છે fc 1 2 π √R3R4C1C2 જે આ પર્ટિક્યુલર સર્કિટ છે નોન ઈન્વર્ટિંગ એમ્પ્લીફાયર છે નોન ઈન્વર્ટિંગ એમ્પ્લીફાયરનો એડવાન્ટેજ છે Av 1 R2 R1 ફ્રિકવન્સી ફોર્મ્યુલા છે fc 12 π√ R1C1R2C2 હવે જો મારી પાસે આ પર્ટિક્યુલર કિસ્સામાં R3 R4 અને C1 C2 છે મારી fc 1 2 π √ R2C2 અર્થ એ થાય કે fc 1 2 πRC જે મારા પ્રથમ ઓર્ડર લો પાસ એકટીવ ફિલ્ટર જેવું જ છે ક્રિટિકલ ફ્રિકવન્સી ફોર્મ્યુલા ફર્સ્ટ ઓર્ડર લો પાસ એક્ટિવ ફિલ્ટર જેવું જ બને છે પ્રથમ લો પાસના પેસિવ ફિલ્ટરની જેમ વધારાના RC નેટવર્કનો ઉપયોગ કરીને એકટીવ ફિલ્ટરને બીજા લો પાસ એકટીવ ફિલ્ટરમાં રૂપાંતરિત કરી શકાય છે સેકન્ડ ઓર્ડર લો પાસ એક્ટિવ ફિલ્ટરનો ફ્રિકવન્સી રિસ્પોન્સ ફર્સ્ટ ઓર્ડર જેવો જ છે સિવાય કે સ્ટોપ બેન્ડ રોલ ઑફ રેટ ફર્સ્ટ ઑર્ડર કરતાં બમણો હશે તેનો અર્થ એ છે કે જો તમે ફર્સ્ટ ઓર્ડર લો પાસ ફિલ્ટર જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે રોલ ઓફ રેટ 20 dB પ્રતિ ડિકેડ હતો સેકન્ડ ઓર્ડર લો પાસ ફિલ્ટરના કિસ્સામાં મારો રોલ ઓફ રેટ 40 dB પ્રતિ ડિકેડ હશે તે જ લખવામાં આવ્યું છે રોલ ઓફ રેટ વધે છે તેથી જો હું રોલ ઓફ રેટમાં વધારો કરતો રહું તો આનો રિસ્પોન્સ આના જેવો જ હશે તેમ છતાં મારો રોલ ઓફ રેટ વધી રહ્યો છે રિસ્પોન્સ આ હશે આ મારો આઈડિઅલ રિસ્પોન્સ છે તે આના જેવો લાગવો જોઈએ તેથી રોલ ઓફ રેટ વધારવાનો અર્થ એ છે કે મારો એક્ચ્યુઅલ રિસ્પોન્સ મારા આઈડિઅલ રિસ્પોન્સની નજીક આવી રહ્યો છે હંમેશાં યાદ રાખો કે જ્યારે તમે ગ્રાફ ડ્રો કરો છો ત્યારે y એક્સિસ ગેઇન થાય છે જે ડેસિબલમાં હોઈ શકે છે x એક્સિસ ફ્રિકવન્સી છે આ તમારી ક્રિટીકલ ફ્રિકવન્સી fc છે આ તમારી ફ્રિકવન્સી f હંમેશાં હર્ટઝમાં હોય છે તેથી તમારે હર્ટ્ઝ લખવું પડશે તમારે ગેઇન ઓલવેઝ યુનિટ લખવું પડશે હંમેશાં જ્યારે તમે ગ્રાફ પ્લોટ કરો છો ત્યારે યુનિટો ખૂબ જ મહત્વપૂર્ણ લખો છો ચાલો આપણે આગળની સ્લાઇડ ઉપર જઈએ કે ફ્રિક્વન્સી રિસ્પોન્સ સેકન્ડ ઓર્ડર પાસ ફિલ્ટર ફર્સ્ટ ઓર્ડર જેવું જ છે સિવાય કે સ્ટોપ બેન્ડ રોલ ઓફ રેટ ફર્સ્ટ ઓર્ડર લો પાસ ફિલ્ટર કરતા બમણો હશે જે રેટ 40 dB પ્રતિ ડિકેડ છે તેથી બીજા લો પાસ ઓર્ડર ફિલ્ટર્સ માટે ડિઝાઇન સમાન છે તેથી આ સર્કિટ છે અને આ ફોર્મ્યુલા છે હવે જો હું આનો ઉપયોગ કરું છું તો મને કાસ્કેડ વોલ્ટેજ ગેઇન છે જ્યારે હાઈ ઓર્ડર ફિલ્ટર બનાવવા માટે ફિલ્ટર સર્કિટ સુધી કાસ્કેડિંગ કરવામાં આવે છે ત્યારે ફિલ્ટરનો એકંદરે ગેઇન દરેક સ્ટેજની પ્રોડક્ટ સમાન છે ઉદાહરણ તરીકે સ્ટેજનો ગેઇન 10 હોઈ શકે છે અને સ્ટેજનો ગેઇન 32 હોઈ શકે છે ત્રીજા તબક્કાનો ગેઇન 100 હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે શું કહી રહ્યું છે કે જો હું મારા ફિલ્ટર્સ અને મારો પહેલો સ્ટેજ 10 છે બીજો સ્ટેજ 32 છે ત્રીજો સ્ટેજ 100 છે આ ગેઇન છે તો એકંદરે ગેઇન 32000 થશે કારણ કે 10 થી 32 થી 100 છે AV Av1 x Av2 x Av3 તેથી Av 10 થી 32 થી 100 - 32000 બરાબર છે તેથી ડેસિબલ 20 log 32000 માં AV 90 dB હશે તેથી જો હું 90 dB જોઉં છું જેનો અર્થ એ છે કે 90 જે 20 30 અને 40 સિવાય બીજું કશું નહીં હોય 90 dB લગભગ 20 dB પ્લસ 30 dB પ્લસ 40 dB ખૂબ જ સરળ કાસ્કેડિંગ વોલ્ટેજ ગેઇન હશે જો ફિલ્ટર્સના કિસ્સામાં ફિલ્ટર્સ હોય છે હવે ફિલ્ટર્સની સંખ્યા ફિલ્ટર પોલની યોગ્ય સંખ્યા કાસ્કેડિંગ દ્વારા વધારી શકાય છે જે 1 RC થી 2 RC થી 3 RC છે અહીં તમે ૩ R અને Cs જોઈ શકો છો 1 RC 2 RC અને 3 RC એટલે કે તે ત્રણ પોલ અથવા થર્ડ ઓર્ડર લો પાસ ફિલ્ટર છે ત્રણ પોલ સાથે ફિલ્ટર મેળવવા માટે એક પોલ ફિલ્ટર સાથે બે પોલ ફિલ્ટર કાસ્કેડ કરો ચાલો હવે આપણે લો પાસ ફિલ્ટરનું ઉદાહરણ જોઈએ તેથી તમે અહીં જુઓ છો કે આ સર્કિટ આપવામાં આવી છે તેથી પ્રશ્ન શું છે 2 કિલોહર્ટ્ઝની હાઈ કટ ઓફ ફ્રિકવન્સી માટે લો પાસ ફિલ્ટર ડિઝાઇન કરો તેથી આપણે કટ ઓફ ફ્રિક્વન્સી fc આપવામાં આવે છે શું 2 કિલોહર્ટ્ઝ માટે ફિલ્ટર ડિઝાઇન કરવું પડશે અને પાસ બેન્ડ ગેઇન ને 2 આપવામાં આવ્યો છે ઇનપુટ ક્યાં છે ઇનપુટ અહીં છે જ્યાં નોન ઇન્વર્ટિંગ ટર્મિનલ ઉપર છે તેથી આ નોન ઇન્વર્ટિંગ એમ્પ્લિફાયર જેવું લાગે છે તેથી નોન ઇન્વર્ટિંગ એમ્પ્લિફાયર DC ગેઇન 1 પ્લસ ફીડબેક Rf અને Ri1 પ્લસ Rf બાય Ri આ આપણે જાણીએ છીએ તેથી fc ને R આપવામાં આવે છે જ્યાં R 1 કિલો ઓહમ છે C પણ આપવામાં આવે છે fc 1 2πRC ક્રિટિકલ ફ્રિકવન્સી માટે નીચા પાસ ફિલ્ટર માટેની ફોર્મ્યુલા શું છે fc 1 2 πRC આપણે તેને સારી રીતે જાણીએ છીએ પછી C બરાબર છે C 1 2πRfc તેથી જ્યારે તમે આ સોલ્વ કરો છો જ્યારે તમે મૂલ્યને બદલી લો છો ત્યારે તમે જાણો છો કે fc નું મૂલ્ય તમે R નું મૂલ્ય જાણો છો પછી તમને C 79 57 નેનો ફેરાડ મળે છે અથવા આ મૂલ્ય યોગ્ય છે જરૂરી પાસ બેન્ડ ગેઇન 2 છે તેથી તેનો અર્થ એ છે કે અમારી પાસે ફોર્મ્યુલા છે 1 Rf Ri 2 બરાબર 2 1 Rf Ri હવે જો એવું હોય તો તેનો અર્થ એ છે કે મારો Rf Ri Ri 1 2 1 હશે પછી C બરાબર છે C 1 2πRfc હવે મારો Rf શું છે મને ખબર નથી કે આપણે તેને યોગ્ય રીતે ડિઝાઇન કરવાની છે કારણ કે લો પાસ ફિલ્ટરની ડિઝાઇન હવે ધારો કે આ વસ્તુઓ આપવામાં આવી નથી અને તમને ફક્ત R ની વેલ્યુ આપવામાં આવી છે તમને ફક્ત R ની વેલ્યુ આપવામાં આવી છે અથવા તે પણ આપવામાં આવી નથી ચાલો આપણે કહીએ કે તે પણ આપવામાં આવ્યું નથી તો પછી તમે ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકો જો મેં તમને આ ખાસ સમસ્યા આપી છે કે તમારી પાસે 2 કિલોહર્ટ્ઝની કટ ઓફ ફ્રિકવન્સી fc છે અને 2 નો ગેઇન છે તેના આધારે તમે ફિલ્ટર કેવી રીતે ડિઝાઇન કરી શકો છો તેથી હવે આપણે જાણીએ છીએ fc 1 2 πRC આપણે કહી શકીએ કે ચાલો આપણે R ને 1 કિલો ઓહમ કરીએ અને પછી C આપણે શોધી શકીએ પછી તમે R અને C નો વિકલ્પ આપી શકો છો હવે 1 Rf Ri જ્યારે તમે Rf અને Ri ના મૂલ્યને બદલે તમારો નોન ઇન્વર્ટિંગ એમ્પ્લિફાયર ગેઇન છે તેથી આપણે Rf અને Ri નું મૂલ્ય જાણતા નથી પરંતુ આપણે ગેઇનનું મૂલ્ય જાણીએ છીએ તેથી આપણે જાણીએ છીએ કે RfRi જે 1 ની બરાબર હશે કારણ કે Ri બાય 1 પ્લસ Rf જે 2 બરાબર છે તેથી RfRi બરાબર 2 1 તે 1 હશે તો તેનો અર્થ એ છે કે Rf Ri ની બરાબર હોવી જોઈએ આપણે કોઈ પણ મૂલ્ય લઈ શકીએ છીએ ચાલો આપણે 10 કિલો ઓહમ કહીએ તેથી હવે તમારી પાસે Rf Ri C R નું મૂલ્ય છે અને પછી આ પર્ટિક્યુલર મૂલ્યોના આધારે તમે આ લો પાસ એકટીવ ડિઝાઇન કરી શકો છો ચાલો આપણે વધુ એક ઉદાહરણ લઈએ જો તમને એવી સર્કિટ આપવામાં આવે જ્યાં R3 3 કિલો ઓહમ C0 047 માઇક્રોફેરાડ Ri27 કિલો ઓહમ Rf20 કિલો ઓહમ છે પાસ બેન્ડ ગેઇન Ao માં હાઈ ફ્રિક્વન્સી કટ ઓફ અથવા fh ની ગણતરી કરો આપણે કટ ઓફ ફ્રિક્વન્સી શોધવી પડશે આમ fcfh12πRC હવે જો હું મૂલ્ય R3 3 કિલો ઓહ્મ C0 047 માઇક્રોફેરાડ ને બદલુ તો જવાબ fh1 026 કિલોહર્ટ્ઝ હશે હવે મને બેન્ડપાસ ગેઇન શોધવા માટે કહેવામાં આવે છે આ એક નોન ઇનવર્ટિંગ એમ્પ્લીફાયર છે આપણે જાણીએ છીએ કે બેન્ડ પાસ ગેઇનRfRi વેલ્યુને બદલી લો અને તમે 1 74 નો એડવાન્ટેજ જોઈ શકો છો તમને લો પાસ એકટીવ ફિલ્ટરનો ગેઇન મળશે મૂલ્યોને જોતાં તમે સર્કિટ ડિઝાઇન કરી શકો છો અને સર્કિટ આપવામાં આવે તો તમે મૂલ્યો શોધી શકો છો ફિલ્ટર કટ ઓફ ફ્રિક્વન્સી ગેઇન રઝિટર્સ કેપેસિટર્સ વગેરેના મૂલ્યો શું છે તેથી આ પર્ટિક્યુલર મોડ્યુલમાં આપણે લો પાસ ફિલ્ટર જોયું છે આપણે પેસિવ ફિલ્ટર એકટીવ ફિલ્ટર અને કેટલાક ઉદાહરણો જોયા છે પછીના મોડ્યુલમાં ચાલો જોઈએ કે આપણે ઓપરેશન એમ્પ્લિફાયરનો ઉપયોગ કરીને હાઈ પાસ એકટીવ ફિલ્ટર્સ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ અને હું તમને આગલા ક્લાસમાં મળીશ ત્યાં સુધી તમે કાળજી લો બાય